નમસ્કાર તેથી આજે આપણે આપણા કોર્સ નો છેલ્લો ટોપીક શરૂ કરીશું જે એનાલોગસ સિસ્ટમ છે ચાલો જોઈએ કે એનાલોગસ સિસ્ટમનો અર્થ શું છે તેથી કંટ્રોલ સિસ્ટમ ના એનાલીસીસ અને ડિઝાઇન માં સૌથી મહત્વપૂર્ણ ટાસ્ક એ સિસ્ટમનું મેથેમેટીકલ મોડેલિંગ છે હવે આપણે લીનીઅર સિસ્ટમ ના મોડેલિંગ ની બે મોસ્ટ કોમન મેથડ્સ નો અભ્યાસ કર્યો છે જે ટ્રાંસ્ફર ફંકશન મેથડ્સ અને સ્ટેટ વેરીયબલ મેથડ છે તેથી આ બંને વિશે આપણે ચર્ચા કરી છે હવે ટ્રાંસ્ફર ફંકશન મેથડ એ ફક્ત લીનીઅર ટાઇમ ઇન્વેરિયંટ સિસ્ટમ્સ માટે જ માન્ય છે જ્યારે સ્ટેટ સમીકરણો એ લીનીઅર તેમજ નોનલીનીઅર સિસ્ટમ પર લાગુ કરી શકાય છે હવે કંટ્રોલ સિસ્ટમ વિવિધ કોમ્પોનન્ટ્સ થી બનેલું હોઈ શકે છે ફક્ત ઇલેક્ટ્રીકલ જ નહીં પરંતુ મિકેનીકલ થર્મલ ફ્લ્યુઇડ ન્યુમેટીક અને અન્ય ઇલેક્ટ્રીકલ સેન્સર અને એક્ચ્યુએટર્સ પણ તેથી આપણે આ મોડ્યુલમાં શું કરીશું આપણે આ ડાયનેમિક સિસ્ટમ્સ ના મૂળ ગુણધર્મો ને રીવ્યુ કરીશું કે જે ઇલેક્ટ્રીકલ સર્કિટ્સ ના કેસમાં જોયા હતા તેવા જ ગાણિતિક મોડેલો રજૂ કરે છે તેથી મિકેનીકલ મોડેલિંગ તરફ આગળ વધતા પહેલાં ચાલો સમજીએ કે એનાલોગસ સિસ્ટમ નો અર્થ શું છે ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ ના કિસ્સામાં આપણે જોયું તેમ સિસ્ટમ્સને સમાન ગાણિતિક મોડેલ દ્વારા રજૂ કરી શકાય છે પરંતુ તે ફીઝીકલી અલગ છે તો તેથી જ તેમને એનાલોગસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે તેથી એનાલોગસ સિસ્ટમ્સ એ તે જ ડિફેરિએશનલ અથવા કદાચ ઇન્ટિગ્રોડિફેરિએશનલ સમીકરણો અથવા ટ્રાંસફર ફંકશન દ્વારા વર્ણવવામાં આવે છે તેથી એનાલોગસ સિસ્ટમ્સ તે સિસ્ટમ્સ છે જ્યાં તમે સમાન મેથેમેટિકલ રિપ્રેઝ્ન્ટેશન જોશો પરંતુ ફીઝીકલી તે એકબીજાથી અલગ છે તેથી શા માટે એનાલોગસ સિસ્ટમ મહત્વપૂર્ણ છે તેથી નીચે મુજબના 2 કારણો ને લીધે એનાલોગસ સિસ્ટમનો કંસ્પેટ પ્રેકટીસ માં ઉપયોગી છે એક તે છે કે એક ફીઝીકલ સિસ્ટમને વર્ણવતા આ સમીકરણનું સોલ્યુશન સીધું જ બીજી ફીલ્ડ માં એનાલોગસ સિસ્ટમ પર લાગુ થઈ શકે છે હવે બીજો ફાયદો એ છે કે એક ટાઇપ ની સિસ્ટમ એ મિકેનીકલ અથવા કદાચ હાઇડ્રોલિક અથવા ન્યુમેટિક સિસ્ટમના બનાવવા અને અભ્યાસ કરવાને બદલે અન્ય કોઈપણ સિસ્ટમની તુલનામાં પ્રાયોગિક રૂપે સંચાલન કરવું સહેલું હોય શકે છે આપણે તે ઇલેક્ટ્રિકલ એનાલોગસને બનાવી અને અભ્યાસ કરી શકીએ છીએ જે પ્રાયોગિક રૂપે ડીલ કરવું ખૂબ સરળ છે તેથી આ કેસમાં આપણને એ ફાયદો થશે કે જ્યારે આપણે બીજી સિસ્ટમ્સનો અભ્યાસ કરીશું ત્યારે આપણે જાણી શકીશું કે તેઓનું મેથેમેટિકલી મોડેલ કેવી રીતે થઇ શક્શે અને આપણે તે સિસ્ટમનું ઇલેક્ટ્રીકલ એનાલોગસ બનાવી શકીએ જેથી આપણે તે ચોક્કસ મોડેલ ને કોઈ પણ ફીઝીકલ બનાવ્યા વિના એનાલાઇઝ કરી શકીએ હવે ચાલો પહેલા આપણે મિકેનિકલ સિસ્ટમ્સ ના મોડેલિંગને સમજીએ તેથી મિકેનીકલ સિસ્ટમ્સ નું લમ્પડ માસીસ નાં સિસ્ટમ તરીકે મોડેલિંગ કરી શકાય છે અથવા તમે રીઝીડ બોડીઝ અથવા ડીસ્ટ્રીબ્યુટેડ માસીસ તરીકે કહી શકો છો અથવા તમે કંટીન્યુઅસ માસ સિસ્ટમ જોઈ શકો છો ડીસ્ટ્રીબ્યુટેડ માસ સિસ્ટમ્સ નું પાર્શીયલ ડીફરંસીયલ સમીકરણો દ્વારા મોડેલ કરવામાં આવે છે જ્યારે લમ્પડ માસીસ એ ઓર્ડીનરી ડીફરંસીયલ સમીકરણો દ્વારા રજૂ થાય છે હવે લગભગ તમામ સિસ્ટમ્સ કંટીન્યુઅસ છે પરંતુ મોટાભાગના કેસોમાં તેમને લમ્પડ માસ મોડેલ થી એપ્રોક્ષીમેટ કરવાનું સરળ છે તો તેથી જ આપણે તે સિસ્ટમ્સના મોડેલ્સને રજૂ કરવા માટે ઓર્ડીનરી ડીફરંસીયલ સમીકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ હવે પહેલા સમજીએ કે માસ શું છે માસ એ એલીમેન્ટ ની પ્રોપર્ટી માનવામાં આવે છે જે ટ્રાન્સલેશન્લ મોશન ની કાઇનેટિક એનર્જી ને સંગ્રહિત કરે છે હવે આપણે એમ પણ કહી શકીએ કે માસ એ ઇલેક્ટ્રિક નેટવર્ક ના ઇન્ડક્ટન્સ સાથે એનાલોગસ છે જો w બોડી નું વજન હોય તો માસ M આ રીતે આપી શકાય છે કે M બરાબર w ના છેદમાં g હવે g શું છે g એ ગુરુત્વાકર્ષણ ગ્રેવીટી ને લીધી બોડીમાં ફ્રી ફોલ એકસ્લેરેશન છે જે આ રીતે આપવામાં આવે છે g બરાબર 32 174 ફીટ પર સેકંડ સ્કેવર છે અથવા SI યુનિટ માં જો તમે ગણતરી કરી રહ્યા હો તો g બરાબર 9 8066 મીટર પર સેકંડ સ્કેવર હશે હવે લીનીઅર મેથેમેટીકલ સિસ્ટમના સમીકરણો એ પહેલા સિસ્ટમના એકબીજા સાથે જોડાયેલા લીનીઅર એલીમેન્ટ્સ ધરાવતા મોડેલ દ્વારા અને પછી ફ્રી બોડી ડાયાગ્રામ પર મોશન ના ન્યુટનના લો Newton's law of motion ને લાગુ કરીને લખવામાં આવે છે ફ્રી બોડી ડાયાગ્રામ શું છે ફ્રી બોડી ડાયાગ્રામનો અર્થ છે કે તમે ફક્ત એલીમેન્ટ ની મેઇન બોડી લો અને તે બોડી અથવા માસ પર લાગુ કરેલા ફોર્સ બતાવો છો તેથી હવે મિકેનીકલ એલીમેન્ટ્સ નું મોશન એ વિવિધ ડામેન્શનસ માં વર્ણવી શકાય છે અથવા આપણે ટ્રાન્સલેશનલ રોટેશનલ અથવા બંનેના સંયોજન તરીકે કહી શકીએ છીએ મિકેનિકલ સિસ્ટમ્સના મોશન ને સંચાલિત કરતા સમીકરણો સીધા અથવા આડકતરી રીતે મોશનના ન્યુટનના લો થી ફોર્મ્યુલેટ થાય છે તો ચાલો જોઈએ કે આપણે તેનું વર્ણન કેવી રીતે કરીએ તેથી ટ્રાન્સલેશનલ મોશન આપણે કહી શકીએ કે ટ્રાન્સલેશનલ મોશન ને તે મોશન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સીધા અથવા વળાંકવાળા પાથ સાથે થાય છે ટ્રાન્સલેશનલ મોશન નું વર્ણન કરવા માટે જે વેરિયેબલ વપરાય છે તે એક્સલરેશન વેલોસીટી અને ડીસ્પ્લેસમેન્ટ છે તેથી તે મોશનના ન્યૂટનના લો ને સંચાલિત કરે છે જે જણાવે છે કે દરેક ડીરેક્શન માં રિઝિડ બોડી પર લાગેલ એક્સટર્નલ બાહ્ય ફોર્સિસ નો એલ્જીબ્રેઇક સરવાળો એ તે બોડીના માસ અને તે જ ડીરેક્શનમાં તેના એક્સલરેશન નો ગુણાકાર છે તેથી આપણે મોશનના ન્યુટનના લો ને રજૂ કરી શકીએ છીએ તો આપણે કહી શકીએ છીએ કે બોડી પર લાગેલા બધા ફોર્સિસનો સરવાળો એ Ma બરાબર છે જ્યાં M એ માસ છે અને a એ એક્સલરેશન છે જે આ ડીરેક્શનમાં ધ્યાનમાં લીધેલ છે હવે જ્યારે M માસના બોડી પર ફોર્સ લાગે છે આપણે જે સમીકરણ હમણાં જોયું છે લો થી તમે તે લખી શકો છો માની લો કે આ સીમ્બોલ M એ માસ નો છે આપણે કહીએ છીએ કે મોશનની ડિરેક્શન આ ડિરેક્શન માં છે જે y છે અને ફોર્સ f છે તો તમે શું લખી શકો છો ftMatMd 2yd t 2Md vd t a એ એક્સલરેશન છે v એ લીનીઅર વેલોસીટી સૂચવે છે અને y એ માસ Mનું ડીસ્પેલ્સમેન્ટ છે હવે નીચેના સિસ્ટમ એલીમેન્ટ્સ એ માસ ઉપરાંત લીનીઅર ટ્રાન્સલેશનલ મોશન માટે પણ શામેલ છે તે એલીમેન્ટ્સ શું છે પહેલું લીનીઅર સ્પ્રિંગ છે તેથી લીનીઅર સ્પ્રિંગ એ એક્ચ્યુઅલ સ્પ્રિંગ અથવા કેબલના કમ્પ્લાઇન્સ અથવા બેલ્ટ નું મોડેલ છે તેથી તે એક એલીમેન્ટ છે જે પોટેન્શિયલ એનર્જી ને સંગ્રહિત કરે છે તેથી આપણે કેવી રીતે રજૂ કરીશું આપણે ftKytદ્રારા રજૂ કરીશું જો તમે આ આકૃતિ માં જુઓ K એ એક કોન્સટન્ટ છે જેને આપણે સામાન્ય રીતે સ્પ્રિંગ કોન્સટન્ટ કહીએ છીએ અને પછી તે ડિસ્પ્લેસમેન્ટ નાં સીધા પ્રપોર્શનલ માં છે તેથી ફોર્સ ftKyt તેથી સ્પ્રિંગ કોન્સટન્ટ આપણે તેને એક સ્ટિફનેસ કોન્સટન્ટ તરીકે પણ ઓળખીએ છીએ તેથી ઉપરોક્ત આ સમીકરણમાં તે સૂચિત થાય છે કે સ્પ્રિંગ પર લાગતું ફોર્સ એ ડિસ્પ્લેસમેન્ટના સીધા પ્રમાણસર છે અથવા આપણે તેને વસ્તુનું ડીફોર્મેશન કહી શકીએ લીનીઅર સ્પ્રિંગ એલીમેન્ટનું રજુ કરતું મોડેલ મૂળભૂત રીતે ઉપરની આકૃતિમાં બતાવવામાં આવ્યું છે હવે જો સ્પ્રિંગ એ કોઇક ટેન્શન T સાથે પ્રીલોડેડ છે તો તમે ટેન્શન ft TKyt ને રજૂ કરતી વખતે પાછલા સમીકરણને મોડીફાય કરી શકો છો હવે જ્યારે તમે જોશો કે માસ મુવીંગ છે તો પછી તમે જોશો કે ફ્રીકશન પણ પિક્ચર માં આવશે તેથી ટ્રાન્સલેશનલ મોશન માટે ફ્રીકશન શું છે જ્યારે પણ બે ફીઝીકલ એલીમેન્ટ્સ વચ્ચે મોશન અથવા મોશનની વૃત્તિ હોય ત્યારે ફ્રીકશનલ ફોર્સિસ અસ્તિત્વ માં આવશે હવે ફીઝીકલ સિસ્ટમ્સમાં આવા ફ્રીકશનલ ફોર્સિસ સામાન્ય રીતે વૃતિ માં નોન લીનીઅર હોય છે બે કોન્ટેકટીંગ સરફેસ વચ્ચેના ફ્રીકશનલ ફોર્સિસની લાક્ષણિકતા એ પરિબળૂ જેવા કે સરફેસ ના કમ્પોઝિશન અને સરફેસિસ વચ્ચેના પ્રેસર અને અન્ય સાથેની તેઓની રિલેટીવ વેલોસીટી પર આધારિત છે તેથી ફ્રીકશનલ ફોર્સનું એક્ઝેટ મેથેમેટીકલ ડીસ્ક્રીપશન કરવુ મુશ્કેલ છે તો આપણે શું કરીએ આપણે સામાન્ય રીતે આશરે 3 વિવિધ પ્રકારના ફ્રીકશન સાથે અંદાજિત કરીએ છીએ આપણે તેમને શું કહીએ છીએ આપણે તેમને વિસ્કોસ ફ્રીકશન સ્ટેટીક ફ્રીકશન અને કુલંબ ફ્રીકશન કહીએ છીએ હવે વિસ્કોસ ફ્રીકશન શું છે વિસ્કોસ ફ્રીકશન એ રિટાર્ડીંગ ફોર્સ ને રજૂ કરે છે જે લાગુ કરેલ ફોર્સ અને વેલોસીટી વચ્ચેનો લીનીઅર સંબંધ છે આકૃતિમાં સ્કિમેટીક ડાયાગ્રામ પાસે ડેશપોટ હશે તેથી જો તમે આ આકૃતિ જુઓ તો આપણે ડેશપોટ સાથે વિસ્કોસ ફ્રીકશનને રજૂ કરીએ છીએ અને કોન્સટન્ટ વેલ્યુ B છે પછી ફોર્સ ftBd y d t Bએ વિસ્કોસ ફ્રીકશનલ કોફિશિયન્ટ છે હવે આગળ સ્ટેટીક ફ્રીકશન સ્ટેટીક ફ્રીકશન એ રિટાર્ડિંગ ફોર્સ ને રજૂ કરે છે જે શરૂઆતથી મોશનને રોકે છે તેથી તેને એક ફ્રીકશનલ ફોર્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ફક્ત ત્યારે જ અસ્તિત્વમાં હોય છે જ્યારે બોડી સ્થિર હોય પરંતુ તેમાં હલનચલન ની વૃત્તિ હોય છે ફ્રીકશનની સાઇન એ મોશનની ડિરેક્શન અથવા વેગ ની ઇનિશ્યલ ડિરેક્શન પર આધારિત છે એકવાર આ મોશન શરૂ થઈ જાય પછી સ્ટેટીક ફ્રીકશન ફોર્સ અદૃશ્ય થઈ જાય છે અને અન્ય ફ્રીકશન્સ સંભાળશે હવે ત્રીજા ફ્રીકશનનો પ્રકાર એ કુલંબ ફ્રીકશન છે કુલંબ ફ્રીકશન એ એક રિટાર્ડિંગ ફોર્સ છે જેની પાસે વેલોસીટીના બદલાવ ના સંદર્ભમાં કોન્સટન્ટ એમ્પ્લીટ્યુડ છે પરંતુ વેલોસીટીની રીવર્સલ ડિરેક્શન સાથે ફ્રીકશન ફોર્સની સાઇન બદલાય છે હવે આ ત્રણ પ્રકારના ફ્રીકશન જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે તે પ્રેકટીકલ મોડેલ છે જે ફ્રીકશનલ ઘટનાઓ ને વર્ણવવા માટે બનાવવામાં આવી છે જે આપણે ફીઝીકલ સિસ્ટમ્સમાં શોધીએ છીએ હવે તમે જુઓ આ ટેબલ છે જ્યાં તમે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા મિકેનીકલ સિસ્ટમ ગુણધર્મો અને તેમને લગતા SI યુનિટ જુઓ છો જે આપણે લઈએ છીએ જેમકે માસ તે સામાન્ય રીતે કેપીટલ M દ્વારા રજૂ કરવામાં આવે છે અને માસ માટે SI યુનિટ કિલોગ્રામ છે ડીસ્ટન્સ માટે આપણે સામાન્ય રીતે સ્મોલ y કહીએ છીએ જે મીટર માં રજૂ થાય છે વેલોસીટી એ સ્મોલ v છે અને SI યુનિટ એ મીટર પર સેકંડ છે એ જ રીતે એક્સલરેશન સ્મોલ a સાથે રજૂ થાય છે અને SI યુનિટ એ મીટર પર સેકંડ સ્કેવર છે ફોર્સને આપણે સ્મોલ f થી રજૂ કરીએ છીએ કેટલીકવાર તમે જોશો કે તેમાં કેપીટલ F નો પણ ઉપયોગ થાય છે અને SI યુનિટ ન્યુટન છે સ્પ્રિંગ કોન્સટન્ટ જે હમણાં જ આપણે જોયો તે કેપીટલ K દ્વારા રજૂ થાય છે અને SI યુનિટ ન્યુટન પર મીટર છે વિસ્કોસ ફ્રિકશન કોફીશિયન્ટ જે હમણાં જ જોયો તે કેપીટલ B થી રજૂ થાય છે અને વિસ્કોસ ફ્રિકશન કોફીશિયન્ટ માટેનો SI યુનિટ n ના છેદમાં ન્યુટન પર મીટર પર સેકંડ છે હવે ચાલો આપણે એક ઉદાહરણની મદદથી ચર્ચા કરેલ મોડેલ મિકેનિકલ મોડેલને સમજીએ હવે ચાલો માસ સ્પ્રિંગ ફ્રીકશન સિસ્ટમ ને ધ્યાનમાં લઇએ જે નીચેની આકૃતિમાં બતાવવામાં આવી છે આમાં સંબંધિત લીનીઅર મોશન એ હોરિઝોન્ટલ ડિરેક્શન મા છે તેથી માસ એ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં આગળ વધી રહ્યું છે તેથી તે yt થીરજૂ થાય છે તેથી ડિસ્પ્લેસમેન્ટ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં હશે તેથી તેની પાસે સ્પ્રિંગ સાથે સ્પ્રિંગ કોન્સટન્ટ K છે અને તમે ડેશપોટ સાથેના ફ્રીકશનને રજૂ કરો છો અને વિસ્કોસ ફ્રીકશન કોફીશિયન્ટ જેને આપણે ધ્યાનમાં લીધો છે તે B છે અને ફોર્સ f જે માસ પર લાગુ થાય છે હવે જો તમે સિસ્ટમનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો તમે કેવી રીતે રજૂ કરશો ત્યાં માસ M હશે આ માસ પર લાગુ કરવામાં આવેલ ફોર્સ તે એક સ્પ્રિંગ ફ્રીકશન ના બદલે સ્પ્રિંગ ટેન્શન આપણે કહેવું જોઈએ તેથી આપણે તેને Kyt દ્વારા રજૂ કરીએ છીએ વીસ્કોસ ફ્રીકશન આપણે Bd y td t સાથે રજૂ કરીએ છીએ અને પછી ફોર્સ જે આ ડિરેક્શનમાં માસને આગળ વધારવા માટે જવાબદાર છે હવે જો આપણે સમીકરણને કમ્પાઇલ કરીએ જે સિસ્ટમનું ફોર્સ સમીકરણ છે તો આપણે શું લખી શકીએ આપણે f t લખી શકીએ છીએ તેથી તે ફોર્સ છે જે આ ડિરેક્શનમાં લાગુ થઈ રહ્યું છે કારણ કે આ બંને વિરુદ્ધ દિશા માં છે આપણે શું લખી શકીએ ft Bd ytd t KytMd 2ytd t 2 તેથી f જે માસ પર લાગુ કરેલ નેટ ફોર્સ માઇનસ વિસ્કોસ ફ્રીકશન માઇનસ સ્પ્રિંગ ટેન્શન છે તમને નેટ ફોર્સ મળે છે જે ઓબ્જેક્ટ ના એક્સલરેશન માટે જવાબદાર છે હવે ચાલો આપણે ઉપરના સમીકરણને હાઇએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ ટર્મ થી બાકીના ટર્મ્સ સાથે સરખાવીને ગોઠવીએ આપણે શું લખી શકીએ આપણે d 2ytd t 2 BMd ytd t KMyt1Mft લખી શકીએ હવે ytd yd t અને ytd 2yd t 2 અનુક્રમે વેલોસીટી અને એક્સલરેશન ને રજુ કરે છે તો અગાઉનું સમીકરણ તમે આ રીતે લખી શકો છો ytBMytKMyt1Mft હવે yt એ આઉટપુટ છે અને fMએ સિસ્ટમનું ઇનપુટ માનવામાં આવે છે હવે જો તમે ઝિરો ઇનિશ્યલ કંડીશન્સ ને ધ્યાનમાં લો તો Y અને F ની વચ્ચેનું ટ્રાન્સફર ફંક્શન એ ઝિરો ઇનિશ્યલ કંડીશન્સ સાથે સમીકરણની બંને બાજુએ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈને મેળવી શકાય છે તેથી જો તમે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લો તો તમે શું લખી શકો છો આ YF1Ms2BsK હશે આ તે છે જે તમે મિકેનિકલ સિસ્ટમના ટ્રાંસ્ફર ફંકશનને મેળવો છો કે જે તમે હમણાં જ ધ્યાનમાં લીધું છે તેથી જો તમે જોશો તો તેના જેવું છે જે આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સના કિસ્સામાં જોયું હતું તેથી તમે કહી શકો છો કે મિકેનિકલ સિસ્ટમ કે જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે તે કેટલીક ઇલેક્ટ્રિકલ સિસ્ટમના એનાલોગસ છે જેની પાસે સમાન ટ્રાન્સફર ફંક્શન જ હોય છે કે જે આપણે આ મિકેનીકલ સિસ્ટમના કિસ્સામાં જોયું હતું હવે તમે બ્લોક ડાયાગ્રામ ની મદદથી કેવી રીતે રજુ કરશો તેથી જો તમે સમીકરણ જોશો તો સમીકરણ ytBMytKMyt1Mft છે હવે જો તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેશો તો તે s2YsBMsYsKMYsFsM બનશે હવે Y એ આઉટપુટ છે અને F એ ઇનપુટ છે તેથી તમે સિગ્નલ ફ્લો ગ્રાફ ની મદદથી કેવી રીતે રજુ કરશો તેથી જો તમે ચોક્ક્સ સમીકરણ જોશો કે જો Ys આઉટપુટ છે તો yt એ sY છે ytએs2Ys છે તો હવે તમે શું કરી શકો તમે જોઈ શકો છો કે આ નોડ પર આઉટપુટ શું છે તેથી આ નોડ પર y ડોટ ના છેદમાં M હશે હવે તમે આ કમ્પાઇલ કરો તમે કેવી રીતે કમ્પાઇલ કરશો તમે f s માઇનસ K ગુણ્યા y s માઇનસ B ગુણ્યા y ડોટ કમ્પાઇલ કરો પછી તમે 1 ભાગ્ય M દ્વારા વડે ગુણાકાર કરો તમને y ડબલ ડોટ મળશે તેથી જો તમે આ ચોકક્સ સમીકરણ જોશો તો જો તમે f M ગુણ્યા K M ગુણ્યા y માઇનસ B M ગુણ્યા y ડોટ બરાબર y ડબલ ડોટ છે તેથી y ડોટ અને y ડબલ ડોટ ની ચોક્ક્સ વેલ્યુસ સોંપવાની સહાયથી તમે સરળતાથી તે સમીકરણ શોધી શકો છો કે જે સમીકરણ આપણે હમણાં જોયું છે તે સિગ્નલ ફ્લો ગ્રાફની મદદથી રજૂ કરી શકાય છે તેથી તમે સમીકરણની મદદથી ચકાસણી કરી શકો છો કે જે આપણે હમણાં જ મિકેનીકલ સિસ્ટમના કિસ્સામાં લખ્યું છે હવે આગળ આપણે તે જ સિસ્ટમને રજુ કરવા માટે સ્ટેટ વેક્ટર નો ઉપયોગ કરીને સ્ટેટ સમીકરણ નો ઉપયોગ પણ કરી શકીએ છીએ તો ચાલો આપણે કહીએ કે સ્ટેટ સમીકરણ એ xAxBu છે અને તમારું સમીકરણ ytBMytKMyt1Mft છે હવે તમારે શું કરવાનું છે તમારે સ્ટેટ વેરીએબલ ને વ્યાખ્યાયિત કરવા પડશે આપણે ytx1t ytx2t વ્યાખ્યાયિત કરીશું તેથી તમે શું લખી શકો છો d x1d tx2 d x2d t KMx1t BMx2t1Mft ytx1t તેથી જ્યારે તમે આ કમ્પાઇલ કરો ત્યારે તમે શું લખી શકો છો x1 x2 0 1 KM BM x1 x2 0 1 TfM તેથી આ આપણને મળેલ મેટ્રિક્સ A સિવાય બીજું કંઈ જ નથી f માટે તમારી પાસે માત્ર એક એલીમેન્ટ છે જે 1M છે જે x2 ની સામે આવી રહ્યું છે તેથી તમારી પાસે તેમાં ફક્ત એક એલીમેન્ટ હશે તેથી તે 0 અને 1 છે અને આ A છે જે તમને મળ્યો છે આ B છે જે તમને મળ્યો છે આ કિસ્સામાં મૂળભૂત રીતે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણે 1M પણ લખી શકીએ છીએ અથવા તમે Mને બહાર પણ લઈ શકો છો તેથી તે કિસ્સામાં જ્યારે તમે M ને બહાર કાઢો છો ત્યારે તે fM બનશે અને એલીમેન્ટ્સ 0 1 થશે તેથી xtx1 x2 ytx1tએ તમારું આઉટપુટ સમીકરણ છે તેથી તમે yt1 0x1 x2 પણ લખી શકો છો આ તમને આઉટપુટ સમીકરણ તરીકે મળ્યું છે અને આ તે છે જે તમને સ્ટેટ સમીકરણ મળ્યું છે તેથી હવે તમે સમજી શકો છો કે મિકેનીકલ સિસ્ટમ એ કા તો ટ્રાંસ્ફર ફંકશન મેથડની મદદથી રજૂ કરી શકાય છે અથવા તમે ઇકવીવેલન્ટ બ્લોક ડાયાગ્રામ બનાવી શકો છો અથવા તમે સિગ્નલ ફ્લો ગ્રાફમાં કન્વર્ટ કરી શકો છો અથવા તમે તેને સ્ટેટ સમીકરણના ફોર્મ માં રજૂ કરી શકો છો તેથી આપણે આપણું આજનું સેશન મિકેનિકલ ઇનપુટ જે હમણાં જ કર્યું હતું તે સંબંધિત ચર્ચા સાથે બંધ કરીએ છીએ આપણે આપણી ચર્ચા જયારે શરુ કરીશુ ત્યારે આપણે આ સિસ્ટમની કેટલીક અન્ય મિકેનીકલ પ્રોપર્ટીસ સમજવાનો પ્રયત્ન કરીશું અને તે સિસ્ટમ્સના મેથેમેટિકલ મોડેલ્સ બનાવશું પછી છેલ્લે આપણે ઇલેક્ટ્રિકલની તુલના અન્ય મિકેનીકલ તેમજ અન્ય પ્રકારની સિસ્ટમ્સ સાથે કરીશું